તેથી આપણે ફોલ્ટ મોડેલિંગ ઉપર અમારી ચર્ચા ચાલુ રાખીએ છીએ તેથી તમને યાદ છે કે અમારા છેલ્લા લેક્ચરમાં આપણે બિહેવીઅર લેવલ ફંકશન લેવલ અને સ્ટ્રકચર લેવલ ઉપરના કેટલાક ફોલ્ટ મોડેલ વિશે વાત કરી હતી આપણે આ સ્ટ્રક્ચર લેવલ ઉપર ઉલ્લેખ કર્યો છે કે આ સ્ટક થયેલ ફૉલ્ટ મૉડલ્સ ઉપર સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે અને આધુનિક VLSI ચિપ્સમાં જ્યાં વાયર એકબીજાની ખૂબ નજીક હોય છે ત્યાં બ્રિજિંગ ફોલ્ટ મૉડલ એકદમ સામાન્ય છે તેથી ચર્ચા ચાલુ રાખવા માટે આપણે પ્રથમ આજે કેટલાક સ્વીચ લેવલ ફોલ્ટ મોડલ જોઈએ છીએ સ્વિચ લેવલ એટલે ટ્રાન્ઝિસ્ટર ના લેવલ ઉપર તો આપણે તેને સ્વીચ લેવલ તરીકે શા માટે કહીએ છીએ કારણ કે અહીં આપણે ટ્રાન્ઝિસ્ટર MOS ટ્રાન્ઝિસ્ટરને હું જે કહું છું તેમ આઇડીઅલ સ્વીચ તરીકે ગણીએ છીએ ધારો કે મારી પાસે આના જેવું N MOS ટ્રાન્ઝિસ્ટર છે ચાલો આપણે S અને G કહીએ અને આ માફ કરશો S અને D સોર્સ અને ડ્રેઇન છે અને આ ગેટ છે અને જો હું ગેટ વોલ્ટેજ બરાબર હાઈ એપ્લાય કરું છું તો ધારો કે આ એક સ્વીચ છે જે કનેક્ટ થઈ રહી છે ત્યાં એક જોડાણ છે આ S અને G અને D છે અને જો G 0 છે તો સ્વીચ ડિસ્કનેક્ટ થઈ જશે S અને D ડિસ્કનેક્ટ થઈ જશે હવે જો તે PMOS ટ્રાન્ઝિસ્ટર હોય તો તે માત્ર રિવર્સ લોજીક છે જો તે PMOS ટ્રાન્ઝિસ્ટર છે તો જો G 0 છે તો સ્વીચ ચાલુ છે જો G 1 છે તો સ્વીચ ઑફ છે તેથી આ ફોલ્ટ મોડેલમાં આપણે એમ ધારી રહ્યા છીએ કે MOS ટ્રાન્ઝિસ્ટર જેમાં CMOS ગેટનો સમાવેશ થાય છે તે આઇડીઅલ સ્વીચોની જેમ વર્તે છે જ્યાં સોર્સો અને ડ્રેઇન્સ ક્યાં તો જોડાયેલા હોય છે અથવા તો તે ડિસ્કનેક્ટ થાય છે તેથી જેમ મેં કહ્યું કે NMOS ટ્રાન્ઝિસ્ટર ચાલુ હોય છે જ્યારે ગેટ હાઈ હોય છે જ્યારે ગેટ લો હોય ત્યારે PMOS ટ્રાન્ઝિસ્ટર ચાલુ હોય છે હવે અહીં આપણે 2 અલગ અલગ ફોલ્ટ મોડલ્સ ઉપર વિચાર કરી રહ્યા છીએ પ્રથમ ટ્રાન્ઝિસ્ટર સ્ટક ઓપન ફોલ્ટ છે જેનો અર્થ છે કે સ્વીચ ક્યારેય ચાલુ થતી નથી સોર્સ અને ડ્રેઇન ક્યારેય કનેક્ટ થતા નથી પછી ભલે આપણે ગેટ ઉપર ગમે તેટલા વોલ્ટેજ એપ્લાય કરીએ બીજું એક રિવર્સ શૉર્ટ છે સોર્સ અને ડ્રેઇન પહેલેથી જ શૉર્ટ છે તેથી તમે ગેટ ઉપર જે વોલ્ટેજ એપ્લાય કરો છો તેને ધ્યાનમાં લીધા વિના તે હંમેશા ચાલુ રહે છે હવે આપણે આ સ્વીચ લેવલને અલગથી ધ્યાનમાં લેવાનું છે કારણ કે આપણે જોશું કે આ ફૉલ્ટ્ની હાજરીમાં સર્કિટનું બિહેવીઅર ખૂબ જ વિચિત્ર બને છે અન્ય ફૉલ્ટ મૉડલની જેમ આપણે ફૉલ્ટ મૉડલ ઉપર સ્ટક થયેલા જોતા હતા જે ખૂબ જ લોકપ્રિય કહેવાય છે પરંતુ ફૉલ્ટ મૉડલ ઉપર સ્ટક થયેલા આ ટ્રાન્ઝિસ્ટર લેવલના ફૉલ્ટ મૉડલ્સમાંથી કેટલાકને કૅપ્ચર કરી શકતા નથી જે સર્કિટ બિહેવીઅરને ખૂબ જ વિશિષ્ટ રીતે સંશોધિત કરે છે જે આપણે ટૂંક સમયમાં જોઈશું તેથી પહેલા આ સ્ટક થયેલા ઓપન ફોલ્ટ મોડેલને જુઓ અહીં મેં કહ્યું તેમ ટ્રાન્ઝિસ્ટર અમુક ફૉલ્ટ્ને કારણે કાયમ માટે નોન કંડક્ટિંગ બની જાય છે હવે આપણે જોઈશું કે આ ફૉલ્ટ્ને કારણે જ્યારે હું અમુક ઇનપુટ એપ્લાય કરું છું ત્યારે ગેટ આઉટપુટ એ જ રહી શકે છે જે રીતે છેલ્લું ઇનપુટ એપ્લાય કરવામાં આવ્યું હતું ત્યારે તે તેની અગાઉની સ્થિતિમાં હતું તેનો અર્થ શું છે કે મારી પાસે એક કોમ્બિનેશનલ સર્કિટ અને NAND ગેટ અથવા NOR ગેટ છે સામાન્ય રીતે કોમ્બિનેશનલ સર્કિટ માટે જ્યારે આપણે કેટલાક ઇનપુટ્સ એપ્લાય કરીએ છીએ ત્યારે આપણને ઇનપુટ્સના ફંકશન તરીકે કેટલાક આઉટપુટ મળે છે પરંતુ હવે આપણે કહીએ છીએ કે હું ઇનપુટ એપ્લાય કરું છું અને મને જે પણ આઉટપુટ મળવાની અપેક્ષા છે તે આ ઇનપુટ ઉપર નિર્ભર રહેશે નહીં પરંતુ અગાઉના ઇનપુટ ઉપર નિર્ભર રહેશે જેનો અર્થ છે કે હવે મારું કોમ્બિનેશનલ સર્કિટ સિક્વન્શિય સર્કિટની જેમ વર્તે છે તે કોઈક રીતે અગાઉની સ્થિતિને યાદ કરી રહી છે બરાબર તેથી આપણે કહીએ છીએ કે સર્કિટ સિક્વન્શિય બિહેવીઅર દર્શાવે છે અને આ કારણોસર એક ટેસ્ટ દ્વારા આવા ફૉલ્ટ્સ શોધી શકાતા નથી અમને સામાન્ય રીતે ઉચિત ટેસ્ટ વેક્ટર્સની જરૂર પડે છે જેને ક્યારેક 2 પેટર્ન ટેસ્ટ કહેવામાં આવે છે તેથી આપણે એક ઉદાહરણ સાથે જોઈશું કે તે કેવી રીતે થાય છે અથવા તે થઈ રહ્યું છે પરંતુ આ 2 પેટર્ન ટેસ્ટ કેટલીકવાર વ્યવહારમાં એવું કરવામાં આવે છે કે આપણે સૌપ્રથમ સિંગલ સ્ટક થયેલા ફોલ્ટ માટે સેટઅપ ટેસ્ટ વેક્ટર જનરેટ કરીએ છીએ પછી આપણે આ ટેસ્ટ વેક્ટર્સને ફરીથી ગોઠવીએ છીએ જેથી આ 2 પેટર્ન ટેસ્ટની જરૂરિયાતો સંતોષાય છે તો ચાલો આપણે 2 ઇનપુટ CMOS NOR ગેટનું ઉદાહરણ લઈએ અને આપણે જે વાત કરી રહ્યા છીએ તે સમજાવીએ અહીં આપણી પાસે 2 ઇનપુટ NOR ગેટ છે પુલ ડાઉનમાં 2 NMOS ટ્રાન્ઝિસ્ટર છે અને અહીં 2 PMOS ટ્રાન્ઝિસ્ટર છે આ ગેટનું આઉટપુટ અન્ય કોઈ ગેટ અથવા ગેટને ચલાવે છે અહીં હું ઇક્વિવેલન્ટ લોડ કેપેસીટન્સ બતાવી રહ્યો છું તેથી મેં અગાઉ કહ્યું હતું કે જ્યારે પણ ટ્રાન્ઝિસ્ટર બીજા ટ્રાન્ઝિસ્ટર અથવા અન્ય ગેટને ચલાવે છે તો આ લાઇન જે ગેટ કેપેસીટન્સનો સામનો કરી રહી છે તે ખૂબ નોંધપાત્ર છે અને તે લોડ કેપેસીટર્સ છે જે હું અહીં બતાવી રહ્યો છું સામાન્ય રીતે CMOS સર્કિટ માટે દરેક લાઇન 2 ટ્રાન્ઝિસ્ટર 1 PMOS ચલાવતો હશે અને 1 NMOS જેમ કે અહીં 2 ટ્રાન્ઝિસ્ટર ચલાવે છે તેથી આ ઇક્વિવેલન્ટ કેપેસિટર્સ છે હવે ચાલો જોઈએ કે ટ્રાન્ઝિસ્ટર T1 સ્ટક ઓપન છે તેમાં ફૉલ્ટ્ વિશે વિચારો સ્ટક થયેલા ઓપન માટે જુઓ જ્યારે હું સાહજિક રીતે બોલું છું કે મારે કેવી રીતે પ્રયત્ન કરવો જોઈએ અને તેનું ટેસ્ટ કરવું જોઈએ તો મારે તેનું આ રીતે ટેસ્ટ કરવું જોઈએ કે આ ટ્રાન્ઝિસ્ટર ઓપન છે મને જોવા દો કે અહીં કરંટ વહી શકે છે કે નહીં તેથી એક માત્ર ટેસ્ટ વેક્ટર માટે હું એપ્લાય કરી શકું છું તે 0 0 છે કારણ કે 0 0 એ ટેસ્ટ વેક્ટર છે જે T1 અને T2 બંનેનું સંચાલન કરે છે અને VDD આઉટપુટ સાથે જોડાયેલ હોવું જોઈએ કે જો કોઈ ફૉલ્ટ્ હોય તો VDD કનેક્ટ થવું જોઈએ નહીં તેથી હું આ સ્વીકારું છું પરંતુ ચાલો જોઈએ કે અહીં શું થશે તેથી ધારો કે જો હું 0 0 એપ્લાય કરું છું તેથી ફોલ્ટ આવવાની હાજરીમાં ચાલો આપણે કહીએ કે ફોલ્ટની ગેરહાજરીમાં આઉટપુટ VDD અથવા હાઈ હશે કારણ કે બંને ટ્રાન્ઝિસ્ટર વાહક હશે અને બંને નીચે પુલ્ડ ડાઉન ઑફ છે 0 0 એટલે બંને ઑફ છે તેથી આઉટપુટ નોડ VDD સાથે જોડાયેલ છે તેથી આઉટપુટ હાઈ છે જેનો અર્થ છે કે કેપેસિટર તેના સંપૂર્ણ વોલ્ટેજ VDD માઇનસ આ ડ્રોપ ઉપર ચાર્જ કરી રહ્યું છે પરંતુ ધારો કે મારી પાસે ફૉલ્ટ્યુક્ત કેસ છે જ્યાં આ ટ્રાન્ઝિસ્ટર ઓપન સ્ટક થયેલું છે તો જો હું 0 0 એપ્લાય કરું તો મારી પાસે અચાનક એવી પરિસ્થિતિ છે કે મારું પુલ અપ નેટવર્ક ચાલતું નથી કારણ કે તેમાંથી એક ઑફ છે તેથી F VDD સાથે જોડાયેલ નથી અને F ગ્રાઉન્ડ સાથે જોડાયેલું નથી તેથી આઉટપુટ નોડ ઇલેક્ટ્રિકલી ડિસ્કનેક્ટ થયેલ છે તે ફ્લોટિંગ વાયર જેવું છે તે ફક્ત ફ્લોટિંગ છે તેથી આ કેપેસિટરને ચાર્જ કે ડિસ્ચાર્જ થવાનો કોઈ પાથ નથી તેથી આ કેપેસિટર છેલ્લું ચાર્જ જાળવી રાખશે કે તે F ના છેલ્લા વૅલ્યુ સાથે કહેવામાં આવ્યું હતું કે તે લો હતું કે હાઈ લો એટલે તે ડિસ્ચાર્જ થયું હતું હાઈ એટલે કે તે ચાર્જ થયું હતું તેથી તે તે કેપેસિટીવ તબક્કામાં રહેશે અને આઉટપુટ વૅલ્યુ તે જ વસ્તુ બતાવશે આઉટપુટ ફ્લોટિંગ છે અને વોલ્ટેજ લોડ કેપેસિટરમાં સંગ્રહિત ચાર્જ ઉપર નિર્ભર રહેશે તેથી આ સમસ્યાને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ આપણે શરૂઆતમાં 1 0 માં અન્ય વેક્ટર પણ એપ્લાય કરીએ છીએ લક્ષ્ય એ છે કે જાણીતી સ્થિતિમાં આઉટપુટ સેટ કરવાનું છે આનાથી રિવર્સ હું કેપેસિટરને ડિસ્ચાર્જ કરવા માંગું છું તેથી જો હું 1 0 એપ્લાય કરું તો મારું ખેંચાયેલું નેટવર્ક ચાલુ રહેશે કેપેસિટર આ પાથ દ્વારા ડિસ્ચાર્જ થશે આઉટપુટ 0 હશે તેથી હવે જો હું 0 0 એપ્લાય કરું હું તફાવત કરી શકું છું તો ફૉલ્ટ્યુક્ત કિસ્સામાં આઉટપુટ 0 રહેશે ફોલ્ટ ફ્રી કેસમાં આઉટપુટ 1 હશે બરાબર તેથી મને ચોક્કસ ક્રમમાં એપ્લાય કરવા માટે પેટર્નની જોડીની જરૂર છે આ લાક્ષણિકતા છે હવે ચાલો સ્ટક થયેલ શોર્ટ ફોલ્ટ ઉપર આવીએ ટ્રાન્ઝિસ્ટર કાયમી ધોરણે વહન કરે છે તે બીજી રીતે સ્ટક થયેલ ગયેલો શોર્ટ છે હવે આપણે એક ઉદાહરણ દ્વારા ફરી જોઈશું તેથી આ કેસમાં માત્ર આઉટપુટમાં લોજિક વેલ્યુ તપાસવી એ પર્યાપ્ત નથી કારણ કે પુલ અપ અને પુલ ડાઉન નેટવર્ક બંને એકસાથે ચાલતા હોઈ શકે છે તેથી તમારી પાસે એવી પરિસ્થિતિ હોઈ શકે કે જ્યાં તે અસરકારક રીતે વોલ્ટેજ ડિવાઇડર જેવું બની જાય મેં કહ્યું કે તે વોલ્ટેજ ડિવાઇડર જેવું બને છે તેથી અહીં VDD આ તમારું પુલ અપ કન્ડક્ટિંગ રઝિસ્ટન્સ છે ડાઉન કંડક્ટિંગ રઝિસ્ટન્સ ખેંચો અને તે અહીંથી આઉટપુટ લે છે તેથી આ આઉટપુટ વોલ્ટેજ ઉપર હોઈ શકે છે જે 0 અને 1 VDD અને ગ્રાઉન્ડ વચ્ચે છે જે 0 કે 1 ન હોઈ શકે તે ક્યાંક વચ્ચે છે તેથી ફક્ત લોજીક વૅલ્યુને જોઈને તમે ખરેખર યોગ્ય તફાવત કરી શકતા નથી તેથી અહીં આ દૃશ્ય છે કારણ કે આ ફૉલ્ટ્ને કારણે પુલ અપ અને પુલ ડાઉન બંને નેટવર્ક વાહક બની શકે છે તેથી આઉટપુટ 0 અને 1 વચ્ચે અમુક અનિશ્ચિત લેવલે પહોંચી શકે છે પરંતુ અહીં એક વાત સાચી છે કારણ કે અહીં પુલ અપ અને પુલ ડાઉન બંને નેટવર્ક વહન કરી રહ્યા છે ત્યાં હાઈ કરંટ હશે જે VDD થી ગ્રાઉન્ડ તરફ વહેશે તેથી આ પ્રકારના ફૉલ્ટ્ શોધવા માટે આપણે ફક્ત આઉટપુટ વોલ્ટેજ લેવલને જોઈ શકતા નથી તેના બદલે આપણે કરંટનું નિરીક્ષણ કરીએ છીએ આને ક્યારેક IDDQ ટેસ્ટ કહેવામાં આવે છે આપણે VDD થી ગ્રાઉન્ડ ઉપર વહેતા કરંટને માપીએ છીએ તેથી જો ફૉલ્ટ્ હશે તો ટેસ્ટ ફેક્ટર એવું હશે કે તે VDD થી ગ્રાઉન્ડ તરફના પાથનું કારણ બનશે જેમ કે આપણે ફરીથી NOR ગેટનું ઉદાહરણ લઈએ છીએ ચાલો કહીએ કે આપણે T1 સ્ટક થયેલા શોર્ટ ફોલ્ટનો કેસ લઈએ છીએ ચાલો કહીએ કે આપણે 1 0 ટેસ્ટ વેક્ટર એપ્લાય કરીએ છીએ તેથી 1 0 ટેસ્ટ વેક્ટર માટે આ ઑફ હોવાનું માનવામાં આવે છે આ ચાલુ હોવાનું માનવામાં આવે છે તેથી ફોલ્ટ ફ્રી કેસમાં VDD થી F સુધીનો કોઈ પાથ હોવો જોઈએ નહીં કારણ કે આ ઑફ હશે પરંતુ ફૉલ્ટ્ને કારણે એક વાહક પાથ હશે પરંતુ પુલ્ડ ડાઉન નેટવર્કમાં આ A પણ આ ટ્રાન્ઝિસ્ટર ઉપર ફરી રહ્યું છે તેથી શું થઈ રહ્યું છે તે એ છે કે VDD થી ગ્રાઉન્ડ સુધી આ રીતે વાહક પાથ હશે ત્યાં એક હાઈ કરંટ હશે કારણ કે પુલ અપ પણ વહન કરે છે પુલ ડાઉન પણ વહન કરે છે આ IDDQ ટેસ્ટનો અર્થ છે આપણે કરંટ માપવો પડશે હવે એક અવલોકન એ છે કે વર્તમાન ડીપ સબ માઇક્રોન ટેસ્ટ ટેક્નોલોજીમાં આ IDDQ ટેસ્ટનો ઉપયોગ કરવો મુશ્કેલ બની રહ્યું છે કારણ કે ટ્રાન્ઝિસ્ટરમાં લીકેજ કરંટો હોય છે એક ચિપમાં ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર બિલિયન્સ ટ્રાન્ઝિસ્ટર છે તેથી જો તમે તમામ લિકેજ કરંટોનો આ સરવાળો લો તો તે આ IDDQ કરંટ સાથે તુલનાત્મક બને છે જે તમે માપી રહ્યા છો તેથી શોર્ટ સર્કિટ કેસ અને નોન શોર્ટ સર્કિટ કેસ વચ્ચેનો તફાવત અસ્પષ્ટ બની રહ્યો છે કરંટમાં તફાવત તે નોંધપાત્ર રહેશે નહીં તેથી આ એક સમસ્યા છે હવે એક નિરીક્ષણ એ છે કે હાલની તારીખમાં ડીપ સબ માઇક્રોન ટેસ્ટ ટેકનોલોજીમાં આ આઇડીડીક્યુ ટેસ્ટનો ઉપયોગ કરવો મુશ્કેલ બની રહ્યો છે કારણ કે ટ્રાન્ઝિસ્ટર લિકેજ કરંટો છે ચિપમાં ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર બિલિયન્સ ટ્રાન્ઝિસ્ટર છે તેથી જો તમે આ સરવાળો તમામ લીકેજ કરંટો લો છો તો તે આ આઇડીડીક્યુ કરંટ સાથે તુલનાત્મક બની જાય છે જેને તમે માપી રહ્યા છો તેથી શોર્ટ સર્કિટ કેસ અને નોન શોર્ટ સર્કિટ કેસ વચ્ચેનો તફાવત ધૂંધળો થઈ રહ્યો છે કરંટમાં તફાવત એટલો નોંધપાત્ર અધિકાર નહીં હોય તેથી આ એક સમસ્યા છે તેથી જીઓમેટ્રીક લેવલના ફોલ્ટ મોડલની આપણે વિગતમાં નથી જઈ રહ્યા અહીં આપણે લેઆઉટ લેવલે સર્કિટનું વર્ણન જોઈ રહ્યા છીએ તેથી આપણે લેઆઉટ લેવલને રેક્ટેન્ગ્યુલર આકારોના સંગ્રહ તરીકે ગણીએ છીએ એટલે કે અમારી પાસે લેઆઉટ વિશે થોડી માહિતી છે તેથી આપણે એ પણ જાણીએ છીએ કે કઇ લાઇનમાં બ્રિજિંગ ફોલ્ટ વધુ હળવા છે ચાલો કહીએ કે મારી પાસે એક ગેટ છે ત્યાં 4 ઇનપુટ છે પરંતુ લેઆઉટની દ્રષ્ટિએ હું જોઉં છું કે વાયર આ ક્રમમાં જ નાખવામાં આવ્યા છે તેથી બ્રિજિંગ ફોલ્ટની તકો છે ચાલો કહીએ કે A B C અને D ત્યાં છે તેથી A અને B વચ્ચે B અને C વચ્ચે C અને D વચ્ચે A અને C અથવા B અને D અથવા A અથવા D વચ્ચે બ્રિજિંગ હોય તો ઘણું ઓછું હશે કારણ કે ત્યાં વચ્ચે વાયરિંગ છે તેથી જો અમારી પાસે કેટલીક જીઓમેટ્રીક માહિતી છે તો તમે જાણતા હશો કે કયા પ્રકારની ફૉલ્ટ્સ વધુ હોય છે એવી જ રીતે અહીં આપણે મેમરી ટેસ્ટિંગ વિશે વિચારણા કરીશું નહીં પરંતુ હું તમને મેમરીમાં કહી દઉં કે આ સેલ્સ રોઝ અને કૉલમ ખૂબ જ ગાઢ રોઝ અને કૉલમમાં ગોઠવાયેલા છે તેથી જો આપણે જાણીએ કે કયા મેમરી સેલ્સ એકબીજાની નજીક છે તો કપ્લીંગ ફોલ્ટ કહેવાય છે જો તમે મેમરી સેલમાં કંઈક લખો છો તો નેબરિંગ સેલને અસર થઈ શકે છે તેથી તમે જાણો છો કે નેબરિંગ સેલ્સ કયા છે તેથી તમે અહીં કંઈક લખો અને તપાસો કે નેબરિંગ સેલ્સને અસર થઈ શકે છે કે નહીં અન્ય યોગ્ય નથી આ બધા જીઓમેટ્રીક ફૉલ્ટ્ મોડેલના ઉદાહરણો છે તેથી આ ફોલ્ટ મોડલ્સ સીધા લેઆઉટમાંથી મેળવી શકાય છે તેથી મેં કહ્યું તેમ મેમરી ફોલ્ટ મોડલ અને પ્રોગ્રામેબલ લોજિક એરેઝ દીઠ ફોલ્ટ મોડલ પણ અમારી પાસે કેટલાક નિયમિત માળખાં છે આ બધા આના ઉદાહરણો છે હવે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમસ્યા જોઈએ હવે આપણે ફૉલ્ટ એટ ફૉલ્ટ મૉડલ ઉપર નજર નાખી હતી અને આપણે કહ્યું છે કે ફૉલ્ટ એટ ફૉલ્ટ ખાસ કરીને સિંગલ સ્ટક ઍટ ફૉલ્ટ સૌથી વધુ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે હવે ચાલો 10000 લાઈનો સાથેની સર્કિટ માટે ફોલ્ટ ઉપર અટકેલા સિંગલની સંખ્યા 20000 2k હશે પરંતુ હજુ પણ વીસ હજાર એ ખૂબ મોટી સંખ્યા છે તેથી હવે આપણે જોઈએ છીએ કે ટેસ્ટની ગુણવત્તાને સેક્રિફાસિન્ગ કર્યા વિના આપણે આ સંખ્યાને કેવી રીતે ઘટાડી શકીએ તેથી અહીં આપણે ગેટના સંદર્ભમાં ફૉલ્ટ્ના કેટલાક પ્રોપર્ટીઝ જોઈએ છીએ જે આપણને ફૉલ્ટ્સની અસરકારક સંખ્યા ઘટાડવામાં મદદ કરી શકે છે આ પ્રક્રિયાને ફોલ્ટ કોલેપ્સિંગ કહેવામાં આવે છે જેમ કે કેટલાક ફૉલ્ટ્સ તમે એક ફોલ્ટમાં તૂટી શકે છે આપણે 2 જુદી જુદી ટેક્નીક્સ અથવા અભિગમો ફૉલ્ટ સમાનતા અને ફૉલ્ટ ડોમીનન્સ જોઈશું ચાલો આપણે પ્રથમ ફૉલ્ટ સમાનતા જોઈએ વ્યાખ્યા ખૂબ જ સરળ છે જો આઇન્ડેન્ટીકલ ફૉલ્ટ્યુક્ત ફંકશનો સમાન હોય તો સર્કિટમાં 2 ફૉલ્ટ્સ ઇક્વિવેલન્ટ હોવાનું કહેવાય છે ચાલો પ્રથમ ઉદાહરણ કહે છે કે ઇનપુટ 1 ઉપર અટકે છે અને આઉટપુટ 0 ઉપર અટકે છે અને આઉટપુટ AND ગેટમાં 0 ઉપર અટકે છે ચાલો સમજાવવાનો પ્રયત્ન કરીએ તમે જુઓ કે મારી પાસે ફંક્શન છે કોઈપણ બ્લોકનું આઉટપુટ f છે ચાલો કહીએ કે આ ફંક્શનમાં ફૉલ્ટ્ છે ફોલ્ટ આલ્ફા છે તેથી ફૉલ્ટ્ની હાજરીમાં આઉટપુટ f આલ્ફા છે તેથી મેં કેટલાક ટેસ્ટ ઇનપુટ એપ્લાય કર્યા છે ચાલો આપણે કહીએ કે તે t છે ચાલો કહીએ કે મેં સારા ફંકશન તેમજ ફૉલ્ટ્યુક્ત ફંકશન માટે એપ્લાય કર્યું છે તો જો હું જોઉં કે f અને f આલ્ફાનો XOR 1 ની બરાબર છે જેનો અર્થ એ છે કે તે કાં તો 0 1 અથવા 1 0 છે જેનો અર્થ છે કે તેઓ અલગ છે તો માત્ર આપણે કહીશું કે ફૉલ્ટ્ યોગ્ય રીતે શોધી કાઢવામાં આવી રહ્યો છે હવે AND ગેટ વિશે વિચારો ચાલો આપણે 2 ઇનપુટ અને ગેટ લઈએ ચાલો AB F કહીએ તેથી જો મારી પાસે 0 ઉપર સ્ટક થયેલ ફૉલ્ટ્ હોય તો આઉટપુટ F 0 હશે કારણ કે AND ગેટના ઇનપુટમાંથી એક 0 છે જો મારી પાસે 0 ની બરાબર B ફોલ્ટ હોય તો આઉટપુટ F 0 ની બરાબર હોય તેથી જો મારી ફૉલ્ટ્ F 0 ઉપર સ્ટક થયેલ છે તો F પણ 0 ની બરાબર છે તેથી હું સ્પષ્ટ રીતે ટેક્સ્ટ વેક્ટર 1 1 એપ્લાય કરીને આ ફૉલ્ટ્સ શોધી શકું છું કારણ કે અહીં મારું ફોલ્ટ ફ્રી આઉટપુટ F 1 અને F આલ્ફા 0 હોવાનું માનવામાં આવે છે તેમનો XOR 1 છે અત્યારે મને ફૉલ્ટ્ની હાજરીમાં એક વાત કહો આઉટપુટ 0 હશે હવે જો હું જોઉં કે આઉટપુટ 0 છે તેથી આઉટપુટ 0 ઉપર આવી રહ્યું છે તો શું હું એ ઓળખી શકું છું કે શું તે A 0 ઉપર સ્ટક થયું છે B 0 ઉપર સ્ટક થયું છે કે F 0 ઉપર સ્ટક થયું છે હું તફાવત કરી શકતો નથી કારણ કે આ ત્રણેય ફૉલ્ટ્સ હેઠળ ફંક્શન એવી જ રીતે બદલાય છે જે રીતે તે 0 એક કોન્સટન્ટ 0 ફંક્શન બની રહ્યું છે તેથી માત્ર આ આઉટપુટ 0 જોઈને હું તેમની વચ્ચે તફાવત કરી શકતો નથી તો હું શું કહું છું કે શું મારે આ ત્રણ ફૉલ્ટ રાખવાની જરૂર છે તેથી જો હું તેમાંથી કોઈપણ 2 કાઢી નાખું અને હું માત્ર 0 ઉપર સ્ટક થયેલ રાખું તો શું કરવું તેથી જો કોઈપણ રીતે 0 ઉપર સ્ટક થયેલાને શોધી કાઢવું હોય તો મારે 1 1 એપ્લાય કરવું પડશે તમે જુઓ છો કે આ ટેસ્ટ વેક્ટર 0 F ઉપર સ્ટક થયેલા B ને પણ શોધી કાઢશે 0 ઉપર સ્ટક થયેલું છે તેથી મારે બધા 3 રાખવાની જરૂર નથી હું 2 દૂર કરીશ અને હું માત્ર 1 ને જ રાખીશ આને ઇક્વિવેલન્ટ ક્લાસ કહેવામાં આવે છે જે મેં સ્લાઇડ્સમાં બતાવ્યું છે તેથી પ્રથમ ઇક્વિવેલન્ટ ક્લાસ એ છે કે ઇનપુટ 0 ઉપર સ્ટક થયેલું છે અને આઉટપુટ 0 AND ગેટ ઉપર સ્ટક થયેલું છે પરંતુ જો તે NAND ગેટ છે કે જે ઇનપુટ 0 ઉપર સ્ટક થયેલું છે અને આઉટપુટ 1 ઉપર સ્ટક થયેલું છે તે ઇક્વિવેલન્ટ હશે તે બધા સમાન છે તેઓ બધા આઉટપુટ 1 ની બરાબર થશે OR ગેટ માટે 1 ફોલ્ટ્સ ઉપર સ્ટક થયેલા ઇનપુટ અને આઉટપુટ સમાન છે 1 ઉપર સ્ટક થયેલા NOR ગેટ ઇનપુટ અને 0 ઉપર સ્ટક થયેલા આઉટપુટ ઇક્વિવેલન્ટ છે આ તમે ચકાસી શકો છો અને NOR ગેટ માટે 2 ઇક્વિવેલેંસ ક્લાસો છે 0 ઉપર સ્ટક થયેલ ઇનપુટ 1 ઉપર સ્ટક થયેલા આઉટપુટની ઇક્વિવેલન્ટ છે અને 1 ઉપર સ્ટક થયેલ ઇનપુટ 0 ઉપર સ્ટક થયેલા આઉટપુટની ઇક્વિવેલન્ટ છે તેથી મેં કહ્યું તેમ જો હું આવા દરેક ઇક્વિવેલન્ટ ક્લાસને ઓળખી શકું તો આપણે તે ક્લાસમાંથી માત્ર 1 ફોલ્ટ રાખીએ છીએ અને બાકીનાને દૂર કરીએ છીએ આ પ્રક્રિયાને ઇક્વિવેલન્ટ ફોલ્ટ કોલેપ્સિંગ કહેવામાં આવે છે જેમ કે મેં અહીં બતાવેલ ઉદાહરણમાં ફક્ત 1 જ રાખ્યો છે આપણે અન્ય 2 દૂર કર્યા છે આ પ્રક્રિયાને ઇક્વિવેલન્ટ ફોલ્ટ કોલેપ્સિંગ કહેવામાં આવે છે ચાલો એક ઉદાહરણ લઈએ તો અહીં મેં એક સર્કિટ બતાવી છે જો આપણે ગણીએ તો 16 લાઈનો છે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 તેથી ત્યાં શક્ય 32 સિંગલ ફૉલ્ટ્ ઉપર સ્ટક થયેલા છે તેથી મેં તેમને 0 ઉપર સ્ટક થયેલા બતાવ્યા છે 1 ઉપર સ્ટક થયેલા છે અને તે બધા આ ડોટેડ લાઇનનો ઉપયોગ કરીને હું શું કરું છું મેં ઇક્વિવેલન્ટ ફૉલ્ટ્સ દર્શાવ્યા છે જેમ કે આ AND ગેટ માટે 0 ઉપર સ્ટક થયેલું આઉટપુટ એ ઇનપુટ ઉપર સ્ટક થયું છે તે ઇક્વિવેલન્ટ 0 છે ઇનપુટ 0 ઉપર સ્ટક થયેલું છે આ 3 ઇક્વિવેલન્ટ છે એવી જ રીતે આ AND ગેટ પણ 0 ઉપર સ્ટક થયેલ છે 0 ઉપર સ્ટક થયેલ છે 0 ઉપર સ્ટક થયેલ છે આ AND ગેટ પણ સમાન આ OR ગેટ 1 ઉપર સ્ટક થયેલ છે 1 ઉપર સ્ટક થયેલ છે અને 1 ઉપર સ્ટક થયેલ છે આ બધા ઇક્વિવેલન્ટ છે આ OR ગેટ પણ 1 ઉપર સ્ટક થયેલ છે 1 ઉપર સ્ટક થયેલ છે અને 1 ઉપર સ્ટક થયેલો આ AND ગેટ 0 ઉપર સ્ટક થયેલ છે 0 ઉપર સ્ટક થયેલ છે 0 ઉપર સ્ટક થયેલ છે તેથી હું જે કહું છું તે એ છે કે આ દરેક ઇક્વિવેલન્ટ ક્લાસો હું દૂર કરીશ જુઓ કે આ બધા ૨ ઇનપુટ્સ ગેટ છે તેથી દરેક ક્લાસ ૩ ફૉલ્ટો ચાલુ રાખે છે ઉદાહરણ તરીકે આ AND ગેટ માટે હું તેમાંથી 2 ને લાલ તરીકે ચિહ્નિત દૂર કરીશ હું ફક્ત એક જ રાખીશ તેથી હું બધા ગેટ માટે પુનરાવર્તન કરીશ જો હું તે કરું તો મને કંઈક આના જેવું મળશે આ મૂળ વસ્તુ હતી જે લાલ નિશાનની ફૉલ્ટ્ મેં કોલેપ્સિંગ કરી છે બાકીની હું રાખીશ તેથી તમે જોશો કે મેં ઇક્વિવેલન્ટ કોલેપ્સિંગ કર્યા પછી બાકીની ફૉલ્ટ્સની સંખ્યા માત્ર 20 છે તેથી શરૂઆતમાં તે 32 હતી હવે તે ઘટીને 20 થઈ ગઈ છે તેથી આ એક પ્રક્રિયા છે જે સામાન્ય રીતે તમે ખરેખર સર્કિટ અથવા ટેસ્ટ જનરેશન અથવા જે કંઈ પણ ટેસ્ટ કરો તે પહેલાં કરવામાં આવે છે બીજી એક પદ્ધતિ છે જેનો ઉપયોગ કરીને આપણે ફૉલ્ટોની સંખ્યા પણ ઘટાડી શકીએ છીએ આને ફોલ્ટ ડોમીનન્સ કહેવામાં આવે છે ફોલ્ટ ડોમીનન્સ થોડું અલગ છે વ્યાખ્યા આ પ્રમાણે છે તે કહે છે કે જો અમુક ફોલ્ટ fi માટેના તમામ પરીક્ષણો અન્ય ખામી fj ને પણ શોધી કાઢે છે તો fj fi ઉપર ડોમીનન્સ મેળવવા માટે સેટ છે તો આપણે તેને આ રીતે દર્શાવીએ છીએ આપણે કહીએ છીએ કે જો કોઈ ફોલ્ટ માટેના તમામ પરીક્ષણો અન્ય ફોલ્ટ fj શોધી કાઢે છે તો fj fi ઉપર ડોમીનન્સ છે અને જો આવી પ્રોપર્ટી હોય તો હું શું કરી શકું આપણે fj દૂર કરી શકીએ છીએ આપણે ફક્ત fi રાખીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે fi માટે ટેસ્ટ આપોઆપ fj શોધી કાઢશે તે એક વ્યાખ્યા છે તેથી જો તમે fi માટે માત્ર fi અને જનરેટેડ ટેસ્ટ રાખો છો તો તે બાંહેધરી આપશે કે fj પણ શોધી કાઢવામાં આવશે અને જો તે પરસ્પર સંબંધ હોય તો fj fi ઉપર ડોમીનન્સ છે અને fi fj ઉપર ડોમીનન્સ છે તો તે ઇક્વિવેલન્ટ છે હવે ચાલો એક ઉદાહરણ લઈએ ચાલો એક AND ગેટ 1 ફોલ્ટ ઉપર સ્ટક થયેલા આઉટપુટ 1 ફોલ્ટ ઉપર સ્ટક થયેલા ઇનપુટ ઉપર ડોમીનન્સ છે ચાલો જોઈએ કે કેવી રીતે 3 ઇનપુટ અને ગેટ લો તેથી આપણે fi ને 1 ફોલ્ટ ઉપર સ્ટક થયેલા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ ચાલો આપણે કહીએ કે લાઈન A અને fj એ f માં 1 ફોલ્ટ ઉપર સ્ટક થયેલ છે તો A લાઇનમાં 1 ફોલ્ટ ઉપર સ્ટક થયેલા શોધવા માટે સંભવિત ટેસ્ટ વેક્ટર શું છે માત્ર 1 ટેસ્ટ 0 1 1 શક્ય છે કારણ કે જો B અને C 1 1 સિવાય બીજું કંઈ હોય તો આઉટપુટ કાયમી ધોરણે 0 હશે તેથી હું કંઈક એવું એપ્લાય કરવા માંગુ છું જ્યાં B અને C ફોલ્ટ ઇફેક્ટને ફેલાવવાની મંજૂરી આપે છે તેનો અર્થ એ 1 1 છે આ કહેવાતા નોન કંટ્રોલિંગ મૂલ્યો છે જેની આપણે અગાઉ ચર્ચા કરી હતી જો તમને યાદ હોય અને A એ બિંદુ છે જ્યાં ફૉલ્ટ છે જો કોઈ ફૉલ્ટ હોય તો આ 1 હશે જો કોઈ ફૉલ્ટ નથી તો મેં 0 એપ્લાય કર્યું છે તેથી ફોલ્ટ ફ્રી કેસ આઉટપુટ 0 છે ફોલ્ટી કેસ આઉટપુટ 1 છે ત્યાં એક ટેસ્ટ છે પરંતુ fj માટે જે આઉટપુટમાં 1 ઉપર સ્ટક થયેલું છે તેથી કોઈપણ ટેસ્ટ જે આઉટપુટ 0 બનાવે છે તે આ ફૉલ્ટ માટે ટેસ્ટ હશે કારણ કે હું આઉટપુટ 1 ઉપર સ્ટક થયેલું છે કે નહીં તે તપાસવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી હું આ 7 વેક્ટર્સમાંથી કોઈપણ એક એપ્લાય કરી શકું છું તે બધા આઉટપુટ 0 બનાવે છે પરંતુ જો કોઈ ફૉલ્ટ હોય તો આઉટપુટ 1 અલગ હશે બરાબર હવે અહીં આપણે જોઈએ છીએ કે fi માટે ટેસ્ટ એ fj માટે ટેસ્ટનો યોગ્ય સબસેટ છે તેથી હું મારી સૂચિમાંથી fj દૂર કરી શકું છું કારણ કે હું જાણું છું કે જો હું fi શોધી શકું છું જે હું આ વેક્ટર દ્વારા કરી શકું છું તો આ વેક્ટર fj માટેના ટેસ્ટ સેટમાં પણ સામેલ છે તેથી આ fj ડોમિનેટ્સ fi ના ઉદાહરણ છે અને હું fj દૂર કરી શકું છું અને fi રાખી શકું છું fi શોધવું એ પણ fj ની તપાસની ખાતરી આપશે તેથી ફોલ્ટ ડ્રોપિંગ એ એક પ્રક્રિયા છે જ્યાં આપણે ફોલ્ટ સિમ્યુલેશન નો ઉપયોગ કરીએ છીએ તે એક પ્રક્રિયા છે જે આપણે આગળ ચર્ચા કરીશું તેથી ફોલ્ટ્સ સિમ્યુલેશનમાં આપણે આપેલા ટેસ્ટ સેટ દ્વારા શોધી કાઢવામાં આવેલા ફૉલ્ટોના સમૂહને શોધી કાઢીએ છીએ અથવા નક્કી કરીએ છીએ હવે ફોલ્ટ સિમ્યુલેશનની કોમ્પ્લેક્સિટી ફૉલ્ટ્સની કુલ સંખ્યા ઉપર આધારિત છે તેથી જો તમે ફૉલ્ટ્સની સંખ્યા ઘટાડી શકો છો તો ફોલ્ટ સિમ્યુલેશન ઝડપથી ચાલી શકે છે ફોલ્ટ ડ્રોપિંગ એ શું કહે છે કે ધારો કે મેં કોઈ ચોક્કસ ફૉલ્ટ્ માટે ટેસ્ટ જનરેટ કર્યું છે તો અન્ય ફૉલ્ટ્સ પણ શોધી કાઢવામાં આવી રહી છે તે શોધવા માટે હું ફોલ્ટ સિમ્યુલેશન હાથ ધરું છું તેથી જો મને ખબર પડે કે ત્યાં અન્ય 5 ફૉલ્ટ્સ છે જે શોધી કાઢવામાં આવી રહ્યા છે તો ચાલો હું તે 5 ફૉલ્ટ્સને ફોલ્ટ સૂચિમાંથી દૂર કરું તેથી મારા ફોલ્ટ લિસ્ટનું કદ ઘટશે આને ફોલ્ટ ડ્રોપિંગ કહેવામાં આવે છે તે એવી તકનીકનો સંદર્ભ આપે છે જ્યાં કોઈપણ ટેસ્ટ વેક્ટર સાથે ફોલ્ટ સિમ્યુલેશન પહેલાં ટેસ્ટ વેક્ટર દ્વારા શોધાયેલ ફૉલ્ટ્સ દૂર કરવામાં આવે છે હવે એક હ્યુરિસ્ટિક છે જે ઉપલબ્ધ છે જે ઇક્વિવેલન્ટ અને પ્રભાવશાળી ફૉલ્ટ્સને ઓળખવાની પ્રક્રિયાને સરળ બનાવે છે ત્યાં હ્યુરિસ્ટિક છે જેને ચેકપોઇન્ટ્સ કહેવાય છે હવે ચેકપોઇન્ટને સર્કિટ પ્રાઇમરી ઇનપુટ્સ અને ફેનઆઉટ બ્રાન્ચિઝ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ સર્કિટની જેમ 2 ઇનપુટ XOR ફંક્શન પ્રાઇમરી ઇનપુટ્સ A B છે અને ફેનઆઉટ બ્રાન્ચિઝ A1 2 B1 B2 C1 C2 છે આ ચેકપોઇન્ટ્સ C D E F નથી તેથી ત્યાં એક ચેકપોઇન્ટ થિયરમ છે જે કહે છે કે એક ટેસ્ટ સેટ જે ચેકપોઇન્ટ્સ ઉપરના તમામ ફૉલ્ટ્સ ઉપર સ્ટક થયેલો શોધી કાઢે છે આ સર્કિટમાં ફૉલ્ટ્સ ઉપર સ્ટક થયેલા તમામ ફૉલ્ટ્સને પણ શોધી કાઢે છે તેથી મોટિવેશન એ છે કે તમે ચેકપોઇન્ટ થિયરમનો ઉપયોગ સાદા હ્યુરિસ્ટિક ફોલ્ટ કોલેપ્સિંગ અર્થ તરીકે કરી શકો છો આ સર્કિટમાં આપણે ચેકપોઇન્ટ્સને ઓળખીએ છીએ માત્ર ચેકપોઇન્ટ્સ રાખો અને તમામ ફોલ્ટ અને અન્ય તમામ લાઇનોને કાઢી નાખો કારણ કે તમે જાણો છો કે તે ફૉલ્ટ્ અને અન્ય તમામ લાઈનો કાં તો અન્ય કોઈ ફૉલ્ટની ઇક્વિવેલન્ટ હશે અથવા તેઓ અન્ય કોઈ ફૉલ્ટો દ્વારા ડોમીનન્સ મેળવશે તેથી ચેકપોઇન્ટ હ્યુરિસ્ટિક એ આ ફૉલ્ટ્ને યોગ્ય રીતે કોલેપ્સિંગ કરવા માટે ખૂબ જ ઝડપી પદ્ધતિ છે અને આનો ઉપયોગ ઘણીવાર વ્યવહારમાં થાય છે તેથી આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ હવે આપણા આગામી લેક્ચરમાં આપણે ફોલ્ટ સિમ્યુલેશનની સમસ્યા જોઈશું